તેથી એન્જીનિયરિંગ મેથેમેટિક્સ I પરના લેક્ચર માં પાછા આવો અને આ 19 ના લેક્ચર નંબર છે અને આજે આપણે બે વેરીએબલ્સના ફંક્શન્સના મેક્સિમા અને મિનિમા પર આપણી ચર્ચા કરીશું અને ખાસ કરીને આજે આપણે કેટલીક લાક્ષણિક પ્રશ્નોઓ જોશું જ્યાં આપણે અગાઉના પ્રવચનોમાં પહેલેથી ચર્ચા કરી છે તેથી ફક્ત છેલ્લા લેક્ચરમાં યાદ કરીએ આપણે લોકલએક્સ્ટ્રામા લોકલ માંની તપાસ કરી છે અને તે પર્યાપ્ત શરતો અને જરૂરી શરતો હતી તેથી આપણે સૌ ફસ્ટઆલોચનાત્મક મુદ્દાઓ અને તે ક્રિટીકલ મુદ્દાઓ શોધવાની જરૂર છે જે આપણે આ ઇકવેશન હલ મેળવીશું તેથી x ના સંદર્ભમાં f નું પાર્શિયલડેરિવેટિવ્ઝ 0 ને સેટ થશે અને y ના સંદર્ભમાં f નું પાર્શિયલડેરિવેટિવ્ઝ 0 પર સેટ થશે અને ત્યારબાદ આપણે આ બધા ઇકવેશન પૂરા કરવા માટે આ બંને ઇકવેશન હલ કરીશું તેથી તે ક્રિટીકલ પોઇન્ટ હશે અને પછી દરેક ક્રિટીકલ પોઇન્ટ માટે આપણે મૂલ્યાંકનકરીશું આ નોટેશન છે જે આપણે દરેક નિર્ણાયક પોઇન્ટએ x ના સંદર્ભમાં બીજાડેરિવેટિવ્ઝ માટે વાપર્યા છે અને પછી અહીં મિક્સ ડેરિવેટિવ્ઝ અને t ફાયદા જે છે આના 2y ડેરિવેટિવ એ f ફંક્શન છે અને પછી ઓળખ માટે આપણે સમજાયું કે જો આ rt s2 તેથીrt s2 આ પોઝિટિવ છે અને આ r નેગેટીવ છે તો પછી આપણી પાસે મેક્સિમમનો મુદ્દો છે અને જો કોઈ તબક્કે જો આપણી પાસે આ rt s2 હકારાત્મક હોય અને r પોઝિટિવ હોય તો આ મીનીમમપોઇન્ટ છે એ જ રીતે જ્યારે તે પછી નેગેટીવ rt s2 છે ત્યારે આ એક સેડલ પોઇન્ટ બહાર આવે છે અને જો આ rt s20 છે તો બીજા ડેરિવેટિવ્ઝની આ ટેસ્ટ નિષ્ફળ જાય છે અને આપણે કેટલીક અન્ય રીતો દ્વારા વધુ તપાસ માટે જવાની જરૂર છે તો ચાલો આપણે અહીં પ્રશ્નો અંગે ચર્ચા કરીએ તેથી આપણે fxy4x2y2e x2 4y2ફંક્શનની લોકલએક્સ્ટ્રામા શોધવા માંગીએ છીએ તેથી આપણે fx ની ગણતરી કરવાની જરૂર છે તેથીf સરળ છે જો આપણે x કીપિંગ y સ્ટેન્ટના સંદર્ભમાં આને અલગ કરીએ તેથી અમારી પાસે આ ફસ્ટ ટર્મ હશે આપણે તેને રાખીશું કારણ કે તે પ્રોડક્ટનો નિયમ છે અને પછી આપણે અહીં તફાવત કરીશું તેથી e x2 4y2 અને પછી આ x2 4y2 નું ડેરિવેટિવ્ઝ જે x અને પછી વિય રિસ્પેક્ટ ટુ 2 x હશે તેથી અહીં આ ફસ્ટ ફસ્ટ ટર્મ 8 x નુંડેરિવેટિવ્ઝ 8 x છે અને પછી અહીં e x2 4y2 છે અને પછી આ શબ્દ આપણે અહીં આ x સાથે સામાન્ય લઈ શકીએ હકીકતમાં આ 2x આપણે સામાન્ય અને e x2 4y2 લઈ શકીએ છીએ પછી આ ફસ્ટ ટર્મથી આપણે આ 4x2 y2મેળવીશું તેથી બાદબાકી ચિહ્ન સાથે કારણ કે ત્યાં માઇનસ હતું અને પછી અહીં આપણે પહેલેથી 2x અને આ એકસપોનેન્સિલ ફંકશન લીધું છે તેથી આપણને અહીં 4 મળશે તેથી જે અહીં લખેલ છે X ના સંદર્ભમાં આ ફંક્શનનું પહેલું ડેરિવેટિવ્ઝ છે તેથી 2 x અને આ એકસપોનેન્સિલ ફંકશન 4 4x2 y2 fxxy2xe x2 4y24 4x2 y2 એ જ રીતે આપણે y ના સંદર્ભમાં ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ મેળવી શકીએ છીએ તેથી હવે આપણે y ના સંદર્ભમાં અહીં તફાવત કરીશું અને ફરીથી પ્રોડક્ટ નો નિયમ લાગુ થશે તેથી હવે આપણે આ 2y મેળવીશું અને અહીં તે જ એકસપોનેન્સિલ ફંકશન અને વધારાની મુદત 1 16x2 4y2 છે અને હવે આપણે આ બંને ઇકવેશન હલ કરીને ક્રિટીકલ મુદ્દા મેળવી શકીએ છીએ તેથી જો આપણે આ ઇકવેશન 0 પર સેટ કરીએ તો તે સ્થિતિમાં આપણે આ ફસ્ટઇકવેશન માંથી મેળવીશું કારણ કે એકસપોનેન્સિલ0 હોઈ શકતા નથી તેથી ક્યાં તો x 0 હોવો જોઈએ અથવા આ કૌંસમાં આ શબ્દ 0 હોવો જોઈએ તેથી ચાલો માની લઈએ તેથી જ્યારે x એ x fx હોય છે ત્યારે આ x ની સાથે જે પણ પોઇન્ટએ 0 બરાબર હોય છે જે કંઇ y હશે તે 0 હશે તેથી આપણી પાસે x બરાબર 0 છે જે આ fx ને સેટ કરી શકે છે x એ 0 છે તેથી અહીંથી આપણે આ શબ્દ 0 બનાવવા માટે બે શક્યતાઓ મેળવીએ છીએ ક્યાં y હશે તે સંજોગોમાં પણ આ શબ્દ 0 હશે અથવા અહીં જ્યારે આપણે x થી 0 સેટ કરીએ છીએ ત્યારે આપણે આ 1 16x2 4y2મેળવીએ છીએ 0 બરાબર છે કારણ કે x અહીં 0 હોવાનું કહેવાય છે તેથી આપણી પાસે 1 4 y20 છે જ્યાં આપણી પાસે 1 બરાબર 12 મળશે તેથી આ કિસ્સામાં જ્યારે આપણે x 0 સેટ કરીએ છીએ ત્યારે આપણી પાસે બીજા ઇકવેશન થી 0 પર સેટ કરવા માટે બે શક્યતાઓ છે કાં તો y 0 ની બરાબર છે અથવા આ x 0 ની સાથે બનાવીશું જો આપણે y લઈએ તો તે ± 12 ની બરાબર છે જે 0 પણ હશે તેથી મૂળભૂત રીતે આપણે હકીકતમાં ત્રણ મુદ્દા મેળવી રહ્યા છીએ તેથી એક00એ 1 પોઇન્ટ છે અને પછી 012 પોઇન્ટ અને 0 12છે તેથી અહીં ત્રણ મુદ્દા છે જે આ શક્યતાઓ સાથે આ fx અને fxને 0 બનાવી શકે છે અને હવે આપણી પાસે બીજો એક છે તેથી જો y બીજા ઇકવેશન થી 0 છે જે આ ડેરિવેટિવ 0 બનાવે છે પહેલાથી હવે આપણે y ને 0 સેટ કરીશું તેથી આપણી પાસે 4 4 x2બરાબર 0 હશે તેથી આપણને x મળશે ± 1 ની બરાબર છે તેથી y 0 સાથેના આ અન્ય પોઇન્ટ છે તેથી અમારી પાસે 1 0 અને 1 0 છે તેથી અન્ય પોઇન્ટ પર 10 હશે અને પછી આપણી પાસે 10 હશે અને હવે જો આપણે આ અને આ ટર્મ 0 બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે પહેલા ઇકવેશન માંથી જે મેળવીશું આપણે 4 4 x2 y2 બીજા ઇક્વેશનથી આપણે 16x2 4y2 સાચા 16x24y2 મેળવીએ છીએ 16x24y2 તેથી જો આપણે નજીકથી નજર કરીએ તેથી અહીં જો આપણે આ 4 સામાન્ય લઈએ તો જમણી તરફ 14 હશે આ 4 x2 y2 તેથી આપણે આ 2 ઇકવેશન માંથી કોઈ સમાધાન મેળવી શકતા નથી કારણ કે ફસ્ટઇકવેશન કહે છે કે 4 x2 y2 4 બરાબર છે જ્યારે બીજો કહે છે કે 4 x2 y2 14 હશે તેથી આપણે આ સિસ્ટમમાંથી કોઈ સમાધાન મેળવી શકતા નથી તેથી અમને આ બધા મુદ્દા મળ્યા છે જે એક છે 0 0 અને 0120 1210 10 તેથી આ બધા મુદ્દા પર આપણે વધુ તપાસ કરવાની જરૂર છે તેથી જેમ ચર્ચા થઈ છે તેથી આપણી પાસે આ ક્રિટીકલ પોઇન્ટ છે અથવા બંને પોઇન્ટ જ્યાં ડેરિવેટિવ્ઝ વેનિશ થયા છે અને હવે આપણે દરેક ક્રિટીકલ પોઇન્ટ માટે ચર્ચા કરવી પડશે કે શું તે લોકલમીનીમમનો મુદ્દો છે અથવા તે લોકલમેક્સિમમનો મુદ્દો છે અથવા તે છે એક નિર્ણાયક મુદ્દો તેથી ત્યાં આપણે પૂરતી પરિસ્થિતિઓનો ઉપયોગ કરવો પડશે કે જેની ચર્ચા પહેલાં કરવામાં આવી હતી હવે આગળ વધીશું તેથી આપણી પાસે આ fx છે અને એક્સ્ટ્રામા માટે આ મુદ્દાઓની વધુ તપાસ માટે અમારે બીજો ઓર્ડર ડેરિવેટિવ મેળવવાની જરૂર છે તેથી ફરીથી આપણે આ ફંકશનનું ડેરિવેટિવ્ઝ કરવું પડશે તેથી ફરી એક વાર આપણે આને x ના સંદર્ભમાં અલગ પાડવું પડશે અને પછી આપણે આ શબ્દ મેળવી શકીશું કારણ કે હવે ઘણી શરતો હશે તેથી જો આપણે કરી શકીએ તો હું તમને આ માટે બતાવીશ હવે પછી આપણે સીધા જ લખીશું તેથી અહીં ફરીથી પ્રોડક્ટનો નિયમ લાગુ થશે તેથી આપણે અહીં 2e x2 4y2 કરીશું આપણે ફસ્ટફંકશન તરીકે અને પછી x ના સંદર્ભમાં બીજા ડેરિવેટિવ્ઝ તરીકે લઈશું તેથી તે 4 હશે અને પછી આપણી પાસે અહીં 12 x2 અને બાદમાં y2 હશે તેથી x અને પછી રિસ્પેક્ટ ટુ તેથી અહીં આ 2 વખત ફરીથી આ શબ્દ 4 x 4 x3 અને xy2 રહેશે અને આપણે આ ફસ્ટ ઓર્ડર નો ડીફરસીએટ કરીશું જેથી e x2 4y2 અને પછી 2 x ટર્મ હશે જ્યારે આપણે આ x2 4 y2 ને ડીફરસીએટ કરીશું તેથી આ કિસ્સામાં આપણે આ સામાન્ય 2 2e x2 4y2 લઈશું અહીંથી આપણી પાસે 4 12 x2 y2 છે અહીં આપણે આ 2x અહીં લઈ લીધું છે તેથી આપણે આ 2 2 મેળવીશું તો અહીં આ 4 છે તેથી 8 x પછી આપણી પાસે અહીં 8 x3 હશે અને પછી આપણી પાસે આ 2 x2y2 હશે અને આ પહેલાથી સારી રીતે કેર લેવામાં આવી છે તેથી અહીં x ત્યાં હતો તેથી અમારી પાસે x2 ટર્મ છે અને પછી અહીંથી આ x છે તેથી x 4 હશે અને આ x આ x2y2 કરશે તેથી આ શબ્દ અહીં છે આપણી પાસે 4 છે પછી આપણી પાસે x2શબ્દ છે તેથી 8x2 અને પછી આ 12x2છે તેથી જે 20x2 બનાવે છે પછી અમારી પાસે x4 છે તેથી 8x4 અમારી પાસે y2 છે અને પછી અમારી પાસે આ 2 x2y2ટર્મ સાથે આ 2e x2 4y2છે તેથી આ ડેરિવેટિવ છે x ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડરનું ડેરિવેટિવ્ઝ જે ત્યાં પહેલાથી લખાયેલું છે અને પછી આપણે અન્ય ડેરિવેટિવ્ઝની પણ ગણતરી કરવાની જરૂર છે તેથી મિશ્ર ક્રમમાં ડેરિવેટિવ તેથી x અને y ના સંદર્ભમાં અને પછી y2 વખતના સંદર્ભમાં પણ ડેરિવેટિવ્ઝ છે તો અહીં આપણી પાસે fy પાછલી સ્લાઈડ માંથી છે અને પછી આપણે તેને x ની સાથે આ તફાવત આપી શકીએ છીએ અહીં આ વિચાર સાથે જે આપણે ઉપર ઉપર ચર્ચા કરી છે તેથી આપણને આ શબ્દ અહીં મળશે અને પછી વાયના સંદર્ભમાં ફાયને બીજો ઓર્ડરડેરિવેટિવ્ઝ કરવા માટે fyy ના સંદર્ભમાં આપણે આ ફરી એક વાર કરવાની જરૂર છે તેથી આ fy છે અને જ્યારે આપણે આ t મેળવવા માટે આનો તફાવત કરીએ છીએ ત્યારે આપણે આ શબ્દ હવે એક્સપોને્નશીઅલ ફંકશન અને આ એક્સપ્રેશનથી 1 20y2 16x2 128x2y232y4મેળવીશું તેથી હવે આપણી પાસે ત્રણ ઇકવેશન છે આ ત્રણ એક્સપ્રેશનઓ માટે છે તેથી અહીં r માટે અને પછી આપણી પાસે સેકન્ડ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ છે અને પછી આપણી પાસે t ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે તેથી આ ડેરિવેટિવ્ઝની સહાયથી આપણે વધુ તપાસ કરીશું કે શું આ પોઇન્ટ મેક્સિમમનો મુદ્દો છે અથવા તે મીનીમમપોઇન્ટ છે અથવા તે એક સેડલપોઇન્ટ છે તેથી હવે ચર્ચા મુજબ આપણી પાસે આ ત્રણેય એક્સપ્રેશન r s and t છે તેથી હવે આપણે આ મુદ્દાઓને ઓળખીશું તેથી ફસ્ટપોઇન્ટ યાદ રાખો કે તે00હતું તેથી આ00પોઇન્ટએ આપણે r s અને t ની ગણતરી કરીશું r માટે આ તે છે જ્યારે x અને y બંને પાસે 0 હોય છે તેથી આપણી પાસે 0 ટર્મ છે તેથી આપણી પાસે 4 છે આ e0 આ 1 થાય છે તેથી આપણી પાસે 4 × 2 8 છે તેથી r 8 છે અને આ જ્યારે છે 00 આપણે અહીં s નો અવેજી કરીએ છીએ તેથી આ શરતો અત્યારે 0 છે તેથી અમારી પાસે 17 છે પરંતુ અહીં xy એ પ્રોડક્ટમાં છે તેથી s 0 થઈ જશે અને આ કિસ્સામાં ફરીથી તમારી પાસે કોઈ નન ઝેરો નંબરો તેથી આ બધી શરતો 0 હશે આપણી પાસે ત્યાં 1 છે અને 2 દ્વારા 1 વડે ગુણાકાર થશે તેથી આ 2 હશે તેથી આપણી પાસે આ પોઇન્ટએ r છે 8 s 0 છે અને ટી 00 પર 2 છે આ આપણે આ બધા જ નિર્ણાયક લોકો વચ્ચે પહેલો ક્રિટીકલ મુદ્દો લીધો છે કારણ કે દરેક માટે આપણે તે ઓળખી નીકળવું જોઈએ કે તે એક પોઇન્ટ છે કે નહીં મેક્સિમમ મીનીમમ અથવા સેડલ પોઇન્ટ છે તેથી આ પોઇન્ટએ આપણે આ બધા ઉચ્ચ ક્રમના ડેરિવેટિવ્ઝની ગણતરી કરી છે અને પછી આપણે rt s2 ની ગણતરી કરવી પડશે તેથી r અને t આ પ્રોડક્ટ 16 છે તેથી અમારી પાસે 16 છે જે પોઝિટિવ છે અને પૂરતી પરિસ્થિતિઓમાં યાદ રાખો કે આપણે જોયું છે કે જો rt s2 હકારાત્મક છે જ્યારે r પોઝિટિવ છે તો આ લોકલમીનીમમનો મુદ્દો છે તેથી અમને લોકલમીનીમમનો આ પોઇન્ટ મળ્યો તેથી00ફંકશનમાં લોકલમીનીમમછે અને હવે આપણે અન્ય મુદ્દાઓ પર વિચાર કરીશું તેથી બીજા પોઇન્ટ માટે આ બીજો અને ત્રીજો મુદ્દો હતો તેથી ±12 કારણ કે આ y સમાન પાવર માં આ બધા એક્સપ્રેશનમાં દેખાય છે તેથી આપણે આ સાથે મળીને ડીલ કરી શકીએ છીએ તેથી આપણે ત્યાં y પાવરમાં પણ સમાન સંખ્યા હશે તેથી આપણે આ બંને મુદ્દાઓ સાથે મળીને આનો વિચાર કરી શકીએ છીએ તેથી હવે આપણે પોઇન્ટ નંબર 2 અને પોઇન્ટ નંબર 3 પર ચર્ચા કરી રહ્યા છીએ તેથી 0 અને ± 12 તેથી આ કિસ્સામાં આપણે ફરીથી આ r ની ગણતરી કરવાની જરૂર છે તેથી x 0 છે તેથી આ શરતો તેથી આપણે અહીં 2 વાર મેળવીશું તો r 2 વખત થશે અને પછી આપણી પાસે એક્સપંશનલ ફંક્શન x છે 0 અને y2 14 છે તો અહીં તમને e 1 મળશે અને પછી અહીં આપણી પાસે 4 છે બાદમાં આ 0 છે અહીં 0 x પણ છે ફક્ત આ y2 ટર્મ ટકી રહેશે તો અહીં આપણી પાસે 14 હશે અને પછી અહીં ફરીથી x થશે જે 0 થઈ જશે તેથી આપણે અહીં શું મેળવી શકીએ e 1 અને પછી અહીં 154 તેથી આ બે પણ રદ થાય છે તેથી આપણને 152e મળે છે તે 152e છે જે આ પોઇન્ટએ r ની કિંમત છે તેથી તે જ રીતે 152e છે આપણે હવે આની ગણતરી કરી શકીએ છીએ અને ફક્ત 0 અને ± 12 s ને બદલીને t તેથી જ્યારે આપણે આને બદલીએ છીએ કારણ કે ઉત્પાદમાં અહીં એક શબ્દ x અને y છે જ્યારે x 0 હોય ત્યારે આખી અવધિ 0 થઈ જશે તેથી s એ સીધો સીધો 0 છે અને ફરીથીt ને આપણે આ y2 ને અવેજી કરવાની જરૂર છે અહીં અને આ બધી શરતોમાં x ની પાસેની આ 2 શરતો છે તેથી તે અદૃશ્ય થઈ જશે અને અહીં આપણી પાસે આy4છે તેથી આ શરતો જ્યારે આપણે આને હલ કરીએ ત્યારે આપણને આ 4e અને આ rt s2મળશે તેથી rt જ્યારે આપણે આ પ્રોડક્ટ કરીએ છીએ તેથી માઇનસ ચિહ્ન t સાથે હોવાથી અમને આ 30e2 મળશે તેથી આ વખતે હવે આ rt s2 નેગેટિવ છે તેથી નેગેટીવ અર્થ હવે પૂરતી પરિસ્થિતિઓ મુજબ આ એક સેડલ પોઇન્ટ હશે તેથી આ પોઇન્ટ નંબર 2 અને પોઇન્ટ 3 0 12 અને 012 તે બંને સેડલપોઇન્ટ છે અમારી પૂરતી શરતો સાથે આપણે ઓળખવા માટે સક્ષમ છીએ કે આ બે મુદ્દાઓ સેડલપોઇન્ટ છે હવે છેલ્લા અહીં 45 આપણી પાસે આ બે પોઇન્ટ ±10છે ફરી આપણે એક સાથે વ્યવહાર કરી શકીશું કારણ કે x પણ પાવરમાં દેખાય છે અથવા તો આપણી પાસે 4 તેથી આ વેલ્યુ આપણે વત્તા લઈશું અને બાદબાકી કરશે એ જ રહે છે તેથી જ્યારે આપણે r ની ગણતરી કરીએ છીએ તેથી આપણે અહીં y થી 0 નો વિકલ્પ આપવો પડશે તેથી આ બે શરતો 0 પર જશે અને પછી આપણી પાસે અહીં આ e0 છે અને પછી તમારી પાસે 1 ત્યાં છે તેથી e 1 ફરીથી તે જ તેથી જે ડીનોમિનેટરમાં આવશે અને પછી આને સરળ કર્યા પછી આપણે 16 મળશે તેથી અહીં r 16eછે અને s એ 0 છે કારણ કે y ત્યાં એક્સપ્રેશન માં છે તેથી આપણે અહીં આ એક્સપ્રેશનથી 0 અને t મેળવીશું તેથી ફરી આ rt s2 આપણે ગણતરી કરવી પડશે અને આ કિસ્સામાં તેથી rt અહીં આપણને ફરીથી આ પોઝિટિવ મળે છે તેથી 480e2 અને હવે r ના આ નિશાનીના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ મેક્સિમમનો છે કે ન્યૂનતમનો મુદ્દો છે તેથી આ કિસ્સામાં r નેગેટીવ છે અને જ્યારે rt s2 પોઝિટિવ છે અને r નેગેટીવ છે તે યાદ રાખો તો પછી આપણી પાસે મેક્સિમમ એક પોઇન્ટ છે તેથી આ કિસ્સામાં આ બે પોઇન્ટ 10 અને 10 આ લોકલમેક્સિમમના પોઇન્ટ છે

અને હવે આપણે આગળની પ્રશ્નો તરફ લઈ જઈએ જે અહીં ફંક્શન છે fxy y ² x ² y x 4 ની બરાબર છે તેથી આ કિસ્સામાં આપણે ફરીથી ફસ્ટક્રમમાં પાર્શિયલ ડેરિવેટિવની ગણતરી કરીશું જે fx અહીં 2 xy અને 4 x3 ની બરાબર છે આવશે અને પછી આપણી પાસે y ના સંદર્ભમાં પાર્શિયલડેરિવેટિવ્ઝ છે તેથી અહીં 2 y x2 તેથી અમારી પાસે પાર્શિયલડેરિવેટિવ્ઝ છે અને સ્ટેશનરીપોઇન્ટ મેળવવા માટે તેથી આપણે આ 2 ઇકવેશન હલ કરવાની જરૂર છે તેનો અર્થ એ કે fx 0 ની બરાબર છે અને આ fy 0 ની બરાબર છે તેથી અહીંથી આપણી પાસે આ 2xy4x3 છે અને fy 0 ની બરાબર છે જ્યારે આપણે શૂન્ય પર સેટ કરીશું ત્યારે આપણને મળશે તેનો અર્થ એ કે 2yx2 0 ની બરાબર છે તેથી આ બે ઇકવેશન માંથી આપણે બધા પોઇન્ટ મેળવવાની જરૂર છે જે આ બે ઇકવેશન સેટિસ્ફાઇડ છે તેથી ફસ્ટતરત જ આપણે જોશું કે x બરાબર 0 સેટિસ્ફાઇડ થાય છે અહીં એક પોઇન્ટ છે x બરાબર 0 જે આને સેટિસ્ફાઇડ છે તેથી આને અનુરૂપ જ્યારે x 0 ની બરાબર છે અહીં બીજા ઇકવેશન માંથી yનું વેલ્યુ શું હશે કારણ કે આપણે બધા મુદ્દાઓ શોધી રહ્યા છીએ જે બંને ઇકવેશન એક સાથે સેટિસ્ફાઇડ છે તેથી અહીં x બરાબર 0 આ fxx000 બનાવે છે અને પછી જ્યારે x 0 હોય છે તેથી y પણ બીજા ઇકવેશન થી 0 હોવું જોઈએ તેથી આપણને આ 1 મુદ્દો મળ્યો હવે x બરાબર 0 અને y બરાબર 0 હશે હવે આપણે બીજી કોઈ સંભાવનાને પણ જોવી પડશે જે આ બે શરતો 0 બનાવે છે તેથી અહીં x તો 0 અથવા બીજી ટર્મ અહીં છે 0 છે તેનો અર્થ એ કે2 y4 x2 0 છે અને આ 2 yx2 ની સાથે 0 હોવું જોઈએ તેથી આ બે ઇકવેશન માંથી ફરી આપણે જોઈએ છીએ કે ફક્ત એક જ સંખ્યા જે આ બે ઇકવેશન 2 yx2 ને સેટિસ્ફાઇડ છે 2 y4 x2 બરાબર 0 છે અને આ 2 yx2 બરાબર 0 છે એકમાત્ર પોઇન્ટ ફરીથી 0 0 છે તેથી પછી આપણે કોઈ અન્ય પોઇન્ટ મેળવી રહ્યા નથી 0 0 તેથી આ કિસ્સામાં સ્ટેશનરીપોઇન્ટ છે 0 0 આ 0 0 બિંદુએ આપણે હવે ઓળખ માટે ચર્ચા કરવી પડશે કે શું આ લોકલમહત્તમનો મુદ્દો છે અથવા તે લોકલલઘુત્તમનો મુદ્દો છે તેથી તેના માટે આપણે હવે બીજા ક્રમના ડેરિવેટિવ્ઝની ગણતરી કરવાની જરૂર છે તેથી fxx00 તો હવે શું fxx તેથી આ FX હતું તેથી આ fxxફરીથી x ના સંદર્ભમાં બનશે તો આપણે 2 yમેળવીશું અને આપણે અહીં 12 x2 મેળવીશું અને 0 0 બિંદુઓ પર તેથી અહીં આપણી પાસે x અને y ટર્મ છે તેથી આ 0 થઈ જશે અને જો આપણે અહીં fmy ની ગણતરી કરીશું જેની પણ જરૂરિયાત છે તેથી y ના સંદર્ભમાં આપણને 2 x ટર્મ મળશે અને પછી fxy આપણને 2 મળશે કારણ કે અહીં જ્યારે આપણે yના સંદર્ભમાં તફાવત કરીએ છીએ ત્યારે આપણે ત્યાં 2 મળશે તેથી હવે જો આપણે rfxx00 ની ગણતરી કરીએ આ 0 હશે આ00બિંદુ પર આ મિશ્ર ક્રમમાં થશે તો તે 0 પણ હશે કારણ કે x અહીં છે અને પછી આ બિંદુએ ફરીથી આ tfyy002ત્યાં કોઈ x અને y ટર્મ નથી તેથી આ 2 છે અને પછી આપણી પાસે rt s2 શું છે તે આપણેrt s2 ની ગણતરી કરવાની જરૂર છે તેથી આ અહીં r અને t છે તેથી આs2 0 અને બાદબાકી હશે તેથી આપણી પાસે આrt s2 છે અને આ કિસ્સામાં પરીક્ષણ છે નિષ્ફળ થાય છે તેથી આપણે આ rt s2 અથવા બીજા ક્રમનીડેરિવેટિવ્ઝ કસોટીના આધારે કંઇ પણ તારણ નીકાળી શકતા નથી અને જો આપણે આ પોઇન્ટ 00 શું છે તે કરી શકીએ કે આપણે તારણ નીકાળવાની કેટલીક અન્ય રીતો શોધવી પડશે તેથી આ પરીક્ષણ નિષ્ફળ થાય છે પરંતુ આપણે સરળતાથી આ પોઇન્ટને ઓળખી શકીએ કે પછી તે મેક્સિમમ મીનીમમ અથવા પોઇન્ટ છે જો આપણે હવે ગણતરી કરીએ તો સીધો વિચાર આ એફ હતો તેથી આ fની નિશાનીના આધારે આપણે નક્કી કરી શકીએ કે f મીનીમમના મેક્સિમમ પોઇન્ટનો પોઇન્ટ છે કે નહીં તેથી જો તે નેગેટીવ છે જો તે નેગેટીવ છે તેનો અર્થ એ કે આ f00નેઇબરહુડના પોઇન્ટ કરતા મોટો છે તેથી અમારી પાસે આ કિસ્સામાં લોકલમેક્સિમમ છે જો આ f નેઇબરહુડમાં હકારાત્મક છે તો આ સ્વાભાવિક રીતે લોકલમીનીમમનો મુદ્દો છે અને જો આપણે આ 00 પોઇન્ટના નેઇબરહુડમાં સાઇન બદલીએ તો આપણે તારણ નીકળી શું કે આ એક સેડલપોઇન્ટ છે તેથી હવે આપણે અહીં પ્રયાસ કરીશું કે બીજા ક્રમની ડેરિવેટિવ પરીક્ષણમાંથી પસાર થયા વિના સીધા આ fની નિશાની અવલોકન કરો તેથી ઘણા કિસ્સાઓમાં આ ફંકશન કરે છે પરંતુ કેટલીક વખત ફંકશનથી સીધા fના નિશાનીનું ભાન કરવું મુશ્કેલ છે તેથી આ કિસ્સામાં કદાચ તે શક્ય છે તેથી જ્યારે આપણી પાસે આ f0h0k f00 છે છે તેથી આf0h0k દ્વારા બદલવામાં આવશે અને આ h2k છે અને પછી અહીં h આ h4 દ્વારા બદલવામાં આવશે તેથી અહીં આ x4 માટે અમારી પાસે h4 છે તેથી આપણી પાસે આ પોઇન્ટ 00 ની નજીકમાં આ વેલ્યુની કિંમત છે અને પછી આપણે આ શબ્દને ફરીથી લખી શકીએ છીએ જો આપણે જોઈએ તો ફસ્ટશબ્દ તેથી આપણી પાસેk2h22 છે તેથી આપણે શું મેળવીએ છીએ કે k24 તેથી અહીં એક શબ્દ છે ચાલો આપણે ચર્ચા કરીએ તો k24 અને આપણી પાસે h4 ટર્મ છે અને પછી આપણી પાસે k h ટર્મ છે અને પછી આ 32k2 છે તેથી આ કે k24 અને પછી અહીં આપણી પાસે આk2 32k2 હતું તો આ હશે તેથી આ 4 મેળવવા માટે આપણે આ 2 શરતો જોડી શકીએ છીએ અને પછી તમારી પાસે ત્યાં 1 હશે અને આ બનશે તેથી આ 34 હશે તેથી આ અહીં 34 ની છે 2 ની જગ્યાએ આપણી પાસે 4 છે તેથી 34 અને આ 14 બરાબર આ k2 બનાવશે અને આપણી પાસે h4 છે અને આપણી પાસે k વર્ગ છે તેથી આ ફક્ત 32k2 છે તેથી હવે આપણે 34 કરીશું તેથી હવે આપણે અહીં આ શબ્દના આધારે વર્તન મેળવવાનો પ્રયાસ કરી શકીએ છીએ જે સ્પષ્ટ છે કારણ કે જ્યારે h અને k બંને શૂન્ય છે તેથી 1 0 હોઈ શકે છે આપણે હજી પણ નેઇબરહુડમાં રહીશું પરંતુ આપણે બંનેને 0 સાથે સેટ કરી શકતા નથી તેથી જો તેમાંના 1 ઉદાહરણ તરીકે નોન ઝીરો છે k એ શૂન્ય છે તેથી અહીં આપણી પાસે કંઈક પોઝિટિવ છે અને અહીં આપણી પાસે પોઝિટિવ પણ હશે જે ત્યાં એકકુવેર છે જો h ફરીથી શૂન્ય છે તો આ 0 હોઈ શકે છે તેથી h એ ફરીથી છે આ પોઝિટિવ શબ્દ હશે તેથી જ્યાં સુધી બંને h અને કે 0 ન હોય ત્યાં સુધી તે નેગેટીવ હોઈ શકે છે પોઝિટિવ વાંધો નથી પરંતુ આ શબ્દ અહીં h માટે નોન ઝીરો નોન ધરો છે અથવા કે નોન ઝીરો છે અથવા બંને નોન ઝીરો છે આ શબ્દ પોઝિટિવ રહે છે અને તેનો અર્થ એ છે કે પાડોશમાં આપણે જે પણ મુદ્દા લઈએ છીએ અને જો કે આ નેઇબરહુડ નાનું છે આ f પોઝિટિવ છે f પોઝિટિવ છે તેથી આ કિસ્સામાં જો આ પોઝિટિવ છે તેનો અર્થ એ કે નેઇબરહુડમાં ફંકશન વધુ વેલ્યુ લઈ રહ્યું છે મોટા વેલ્યુ અને પછી આ 00 એ લોકલમીનીમમનો મુદ્દો હોવો જોઈએ તેથી આ 00 એ લોકલન્યૂનતમનો એક પોઇન્ટ છે તેથી આ કિસ્સામાં તે સરળ હતું કારણ કે પરીક્ષણ નિષ્ફળ જાય છે પરંતુ તે પર્યાપ્ત સ્થિતિ હતી તેથી અમને કોઈ પૂરતી સ્થિતિ મળી શકતી નથી જે અમને આ લોકલમીનીમમ વિશે જણાવી શકે છે પરંતુ આ ફંકશન સીધી ચર્ચા વર્તણૂક વિશે ખૂબ જ સરળ હતું અને અમને સમજાયું કે નેઇબરહુડીને જે ફંકશન કરવાનું છે તે આ ફંકશન પોઝિટિવ હશે અને તેથી આ લોકલમીનીમમનો એક પોઇન્ટ છે તેથી આપણે અહીં એક વધુ ઉદાહરણની ચર્ચા કરીશું xy2x4 3x2yy2 તે પહેલાના ઉદાહરણ જેવું જ છે તેથી આપણે fx fy અને પછી સ્ટેશનરીપોઇન્ટની ગણતરી કરીશું અને આપણે શોધીશું કે ત્યાં ફક્ત એક જ સ્ટેશનરીપોઇન્ટ છે જે આ કેસમાં a 00 છે જે પહેલાની પ્રશ્નોનો પણ સમાન છે અને જ્યારે આપણે અહીંથી આ fxx ની ગણતરી કરીશું આપણે 0 શૂન્ય પર જઈશું આ 0 થઈ જશે કારણ કે આ ટર્મ ટકી રહેશે અને જ્યારે આપણે આ fxy તેથી ફરીથી અહીં આ 6x આવશે અને 00 પોઇન્ટએ આ 0 હશે અને જ્યારે આપણે fyyની ગણતરી કરીશું તેથી આપણે આને ફરીથી y ના સંદર્ભમાં ભિન્ન કરીશું તેથી આપણને 2 મળશે અને પાછલા કેસની જેમ આપણે rt s2 તેથી આ પરીક્ષણ ફરીથી નિષ્ફળ થાય છે અને આપણે તે જ વિચારનો ઉપયોગ પહેલા કરીશું તે જ વિચારનો ઉપયોગ કરીશું તેથી હવે આપણે આ fની ગણતરી કરીશું પાડોશમાં આવેલા પોઇન્ટ આ f 0 0 જે આ ફંકશન 2h4 3h2kk2 માં બરાબર આવશે અને આ કિસ્સામાં આપણે અહીં થોડી હેરફેર કરીશું તેથી 3 h2k આપણે આ 2h2k અને h2k લખ્યા છે અને પછી આપણે ફસ્ટ2 શબ્દો2h2માંથી સામાન્ય લઈએ છીએ તો અહીં આપણને h2અને k મળશે અને પછી k અહીંથી મળશે h2 k તેથી હવે અમારી પાસે h2 k નું પ્રોડક્ટ 2h2 k માં છે હવે આપણે ચર્ચા કરીશું કે આ ડેલ્ટા phi ના ચિહ્નને કેવી રીતે ઓળખવા આ પોઇન્ટની નજીકના બધા પોઇન્ટ્સ પર નોટેશન કાં તો પોઝિટિવ અથવા નેગેટીવ છે કે નહીં તેથી ફસ્ટસંભાવના આપણે લઈશું કે જો આ k નેગેટીવ નેગેટીવ છે ઉદાહરણ તરીકે તેથી જો કે K એ નેગેટીવ છે પછી ભલે તે આપણું h છે તેથી જ્યાં સુધી આ કે નેગેટીવ છે ત્યાં સુધી આ શબ્દ અહીં પોઝિટિવ રહેશે કે ટર્મ હકારાત્મક રહેશે તેથી એચ જે કંઈપણ છે તે 0 અથવા એચ શૂન્ય હોઈ શકે છે પરંતુ જ્યારે કે નેગેટીવ છે ત્યારે આ પ્રોડક્ટ પોઝિટિવપોઝિટિવ બનશે તેથી આપણી પાસે આ f હકારાત્મક છે આ સ્થિતિમાં જ્યારે કે નેગેટિવ છે હવે આપણે ખરેખર આ સ્થિતિમાં બીજી પરિસ્થિતિ જોશું કેf પણ હોઈ શકે છે અથવા f નેઇબરહુડમાં નેગેટીવ છે તમે જે પણ નજીક જાઓ છો તે 0 ની બરાબર છે કે 0 ની બરાબર છે અને આ f નેગેટિવ હશે તેથી આપણે અહીં જોયું છે કે k માટે 0 f કરતા ઓછો હકારાત્મક છે અને બીજી શક્યતાઓમાં આપણે આપણી h અને k પસંદ કરીશું કે k એ h2 કરતા મોટું છે અને 2h2 કરતા ઓછું છે તેથી આને પસંદ કરીને તેથી આપણે આપણા નેઇબરહુડ ને પ્રતિબંધિત કરી રહ્યા નથી આપણે આ 00 પોઇન્ટ જેટલા નજીક જઈ શકીએ છીએ જેનો અર્થ h2 અને k 0 પોઇન્ટ અહીં આ પાથ હોવા h2આ કેચ h2 કરતા વધારે અને તેના કરતા ઓછો હોવો જોઈએ h2 તેથી જો આપણે આ અસમાનતાને સંતોષતા નેઇબરહુડમાં અમારો h અને k પોઇન્ટ પસંદ કરીએ તો શું થશે આ h2 k કરતા નાનો છે તો k મોટી છે આ નેગેટીવ સંખ્યા છે અને પછી k કરતાં 2 h2 મોટી છે તેથી આ એક પોઝિટિવ સંખ્યા છે તેથી આ નેગેટીવ હકારાત્મક હવે તેને નેગેટીવ બનાવશે તેથી જ્યારે તેમના નેઇબરહુડમાં જ્યારે આ h અને k આ પોઇન્ટને સેટિસ્ફાઇડ છે ત્યારે આપણી પાસે આ f નેગેટીવ છે તેથી આપણે આનું અવલોકન રસપ્રદ છે કે આ 00 પોઇન્ટની નજીકમાં આપણે અનુભવીએ છીએ કે આ f પોઝિટિવ છે અને આ f નેગેટીવ પણ છે તેથી તે આ 00 પોઇન્ટની નજીકમાં નિશાની બદલી રહ્યું છે અને આનો અર્થ એ કે આ 00 એક સેડલપોઇન્ટ છે તેથી ફરીથી આપણે આ પોઇન્ટને અહીં 00 પોઇન્ટને ઓળખવામાં સમર્થ થયા અને આ સેડલ પોઇન્ટ હોઈ શકે છે અને જે સેકન્ડ ઓર્ડર ટેસ્ટથી શક્ય ન હતું પરંતુ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થી આપણે શોધી શકીએ કે આ એક સેડલપોઇન્ટ છે ઠીક છે આ ફરીથી આ મેક્સિમમ અને મીનીમમ ફંકશનની સરળ પ્રશ્નો છે fxy22x2y x2 y2 ફસ્ટ ક્વાડરન્ટ ત્રિકોણાકાર પ્લેટ ઉપર જે આ 0 સાથે જોડાયેલ છે x 0 y 0 ની y9 x લાઇન છે તેથી અહીં પ્રશ્નોવાળા ડોમેઇન છે અહીં બાઉન્ડ ડોમેન કારણ કે આ x બરાબર 0 અને y બરાબર 0 છે અને y 9 x ની બરાબર છે તેઓ અહીં બાઉન્ડ્રી છે આ છે 09 પોઇન્ટ આ છે 90 પોઇન્ટ તેથી આપણે હવે આ કિસ્સામાં આપણે ઇન્ટિરિયર અને બાઉન્ડ્રીને ધ્યાનમાં Navy પડશે તેથી જ્યારે આપણી પાસે બાઉન્ડિડ ડોમેન હોય ત્યારે આપણે ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે આ મેક્સિમમ મીનીમમ બાઉન્ડ્રી પર એકજીસ્ટ હોઈ શકે છે તેથી આ ઇન્ટિરિયર ડીનોટ કરે છે તેથી તેનો અર્થ હવે બાઉન્ડ્રી ભૂલી જાવ તેથી ઇન્ટિરિયર પોઇન્ટ પર આપણે સ્ટેશનરીપોઇન્ટની શોધ કરીશું અને અલગથી આપણે નિયંત્રિત કરીશું અથવા આપણે બાઉન્ડ્રી પરના એક્સ્ટ્રામા શોધીશું તેથી આ પ્રશ્નો માટે સ્ટેશનરીપોઇન્ટ આપણે સરળતાથી fx અને fy ની ગણતરી કરી શકીએ છીએ અને તે 1 અને 1 ની સંખ્યામાં આવે છે તેથી અહીં આ ડોમેન અથવા આ ડોમેનના ઇન્ટિરિયર ભાગમાં બાઉન્ડ્રીને બાદ કરતા સ્ટેશનરીપોઇન્ટ છે તેથી આપણે આ મુદ્દાને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે આ ઇન્ટિરિયર પોઇન્ટએ આપણી પાસે લોકલએક્સ્ટ્રામા હોઈ શકે છે પરંતુ આ પ્રશ્નોમાં અમારી રુચિ ચોક્કસ મેક્સિમમ અને મીનીમમ શોધવા ની છે તેથી ચોક્કસપણે આપણે આ પોઇન્ટ માંએ ચકાસીશું કે પછીના ફંકશનનું વેલ્યુ શું છે તેથી આપણી પાસે એક પોઇન્ટ છે અને આપણે જે બાઉન્ડ્રી પોઇન્ટ જોવાના છે તે કોઈ નથી તેથી અહીં આ OA લાઈન સાથે તેથી y 0 છે તેથી આપણે આપણા fx માં y તરીકે સેટ કરી શકીએ છીએ તેથી f એ22x x2 હશે અને x આ 0 થી 9 માં બદલાય છે તેથી આ 1 છે વેરિયેબલ પ્રશ્નો અને આપણે ફરી એક વખત ક્રિટીકલ દ્રષ્ટિકોણ તરફ ધ્યાન આપી શકીએ છીએ આ ફંકશનને xના સંદર્ભમાં અલગ કરીને જેથી x પર આવે છે જે 1 ની બરાબર છે ત્યાં લોકલમેક્સિમમ અથવા મીનીમમ પોઇન્ટ હોઈ શકે છે આપણે ખરેખર ઓળખ ની જરૂર નથી તેથી ત્યાં થોડા પોઇન્ટ હશે જ્યાં મક્સિમા મિનિમા દેખાઈ શકે અને તે પછી અમને તે પોઇન્ટ પર ફંકશન વેલ્યુ મળશે અને ત્યાંથી આપણે તારણ સેડલશકીએ કે મેક્સિમમ વેલ્યુ કેટલું છે અને જે મીનીમમવેલ્યુ છે તેથી અહીં આ વન ડાઇમેન્શલ પ્રશ્નોમાં સ્ટેશનરીપોઇન્ટ છે તેથી આ એક્સ્ટ્રામા માટે સંભવિત કેન્ડિડેટ કારણ કે હવે આ પ્રશ્નો માટે ફરીથી આપણી પાસે બાઉન્ડ્રી પોઇન્ટ 0 અને 9 છે તેથી આપણે 00 પોઇન્ટ 90 પોઇન્ટ અને 10 માં પણ ધ્યાનમાં લેવું જોઈએ x પર આ 1 ની બરાબર છે જે આ પ્રશ્નો માટે સ્ટેશનરીપોઇન્ટ છે તેથી અમારી પાસે ત્રણ પોઇન્ટ છે અમારી પાસે 00 પોઇન્ટ છે જે આ વન ડાઇમેન્શલ પ્રશ્નોની બાઉન્ડ્રી છે અને અહીં આપણી પાસે 90 પોઇન્ટ છે અને આપણી પાસે 10પોઇન્ટ છે તેથી આ ત્રણ મુદ્દા છે એ જ રીતે આ OB લાઇનની સાથે આપણે હવે અહીં આ વાક્ય x ની બરાબર શોધવી પડશે આપણે fxy ફંક્શનમાં સેટ કરી શકીએ છીએ તેથી ફરી આ એક વેરિયેબલ ના પ્રશ્નો છે આપણે સ્ટેશનરીસ્ટેશનરી પોઇન્ટને શોધવું પડશે અને આ બાઉન્ડ્રીની સાથે આપણી પાસે 00 છે આ બાઉન્ડ્રી પોઇન્ટ જે પહેલાથી લેવામાં આવ્યો હતો અમારી પાસે 09 પોઇન્ટ છે અને ત્યારથી અહીં આના તફાવત દ્વારા આપણને સ્ટેશનરીપોઇન્ટ 0 1 તરીકે મળશે તેથી અમારી પાસે આ ત્રણ સ્ટેશનરી પોઇન્ટ છે હું તેનો અર્થ એ છું કે એક્સ્ટ્રામા માટેના આ ત્રણ કેન્ડિડેટ છે તેવી જ રીતે આપણે ફરીથી આ ત્રીજી બાઉન્ડ્રી y 9 x ની બરાબર કરવી પડશે તો આપણે y ને 9 x બરાબર fxy માં બદલીશું તેથી આપણને ફરી 1 વેરીએબલના પ્રશ્નો હશે આપણે ત્યાં ઇન્ટિરિયર પોઇન્ટ જોઈએ તો fx 0 ની બરાબર છે આપણને ફક્ત 1 પોઈન્ટ મળશે જે 92 અને 92 છે તેથી આ મુદ્દો ત્યાં છે અને સ્વાભાવિક રીતે આ બાઉન્ડ્રી પોઇન્ટ્સ જે પહેલાની પ્રશ્નો દ્વારા પહેલાથી કાળજી લેવામાં આવી છે તેથી આપણી પાસે અહીં ઘણા બધા પોઇન્ટ છે 7 પોઇન્ટ જ્યાં ફંકશન મેક્સિમમ અથવા મીનીમમ વેલ્યુ લઈ શકે છે તેથી આપણે આંતરીક બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અને જ્યારે આપણી પાસે બંધ અને બાઉન્ડિડ ડોમેન હોય ત્યારે આપણે બાઉન્ડ્રીઝને ધ્યાનમાં લેવી પડશે તેથી અહીં આ મુદ્દાઓ આપણે ફક્ત ફંકશનનું મૂલ્યાંકન કરીશું કારણ કે અમારું રસ વૈશ્વિક મેક્સિમમ મીનીમમ શોધવાનું છે આપણે લોકલમેક્સિમમ અથવા મીનીમમ માટે આ દરેક પોઇન્ટને ઓળખવાની જરૂર નથી તેથી 1 1 ફંક્શન fxy વેલ્યુ 4 લે છે અને 0 0 2 અને તેથી વધુ લઈ રહ્યું છે તેથી અહીં આપણે આ પોઇન્ટ પર આ તમામ વેલ્યુની ગણતરી કરી છે અને પછી આપણે અનુભવીએ છીએ કે આ 16 છે જે ફંકશન 9 0 પર લે છે અને 0 9 પોઇન્ટ બધામાં મીનીમમછે અને આ 4 છે 1 1 પોઇન્ટ પર મેક્સિમમ 1 છે તેથી ફંક્શન અહીંના ઇન્ટિરિયર ભાગમાં 1 1 પોઇન્ટ પર મેક્સિમમ લે છે અને તે ઓછામાં ઓછું 9 0 અથવા 0 9 પોઇન્ટ લે છે જેનું વેલ્યુ છે 61 તેથી આ એક પ્રશ્નો હતી બાઉન્ડ ડોમેન પહેલાની પ્રશ્નોઓ ઓપન ડોમેનમાં હતી તેથી જ્યાં આપણે બાઉન્ડ્રીને ધ્યાનમાં લીધી નથી કારણ કે પ્રશ્નોમાં કોઈ બાઉન્ડ્રી નહોતી પરંતુ આ અહીં આપણને જો ત્યાં કોઈ બાઉન્ડ્રી હોય તો ડોમેન બંધ છે પછી આપણે બાઉન્ડ્રી પણ શોધવી પડશે કારણ કે મેક્સિમમ અને મીનીમમમીનીમમબાઉન્ડ્રી પર આવી શકે છે જે અહીં કેસ છે જેમ કે મીનીમમ9 0 અથવા 0 9 છે તેથી અહીં તારણ છે કે મેક્સિમમ અને મીનીમમ ફક્ત ડોમેનના બાઉન્ડ્રી પોઇન્ટ પર જ થઈ શકે છે તે એક અને બીજા ક્રિટીકલ પોઇન્ટ છે જે આપણે મેક્સિમમ અને મીનીમમ માટે શક્ય કેન્ડિડેટને શોધવાના છે તેથી આ રેફરન્સ છે ખુબ ખુબ આભાર